તેથી ચાલો ક્લૉક ડિઝાઇન પર ચર્ચા ચાલુ રાખીએ તેથી જો આપણે આપણા છેલ્લા લેક્ચર ને યાદ કરીએ તો કેટલાક પરિમાણો જેવા કે સ્ક્યુ જિટર સેટઅપ ટાઇમ અને હોલ્ડ ટાઇમ વિશે વાત કરી અને કેવી રીતે તે પાઇપલાઇન પ્રકારના એક્ઝિક્યુશન દરમિયાન જ્યાં સ્ટોરેજ સ્ટેજની વચ્ચે કેટલાક લોજિક સર્કિટરી હોય છે ત્યાં મહત્તમ ક્લૉક સાયકલ ટાઇમ નક્કી કરવામાં કેવી ભૂમિકા ભજવે છે તેથી આ લેક્ચરમાં આપણે આજે ક્લૉક સ્ક્યુને અસર કરી શકે તેવા વિવિધ પરિબળો વિશે વાત કરવાનો પ્રયાસ કરીએ છીએ તેથી હું આ મુદ્દાઓ એક પછી એક સમજાવવાનો પ્રયત્ન કરીશ તેથી અહીં તમે જોઈ શકો છો કે હું તે લિફ નોડ શબ્દનો ઉપયોગ કરું છું તો ચાલો હું તેને વધુ એક વાર સમજાવું તેથી મારી પાસે એક ચિપ છે મારી પાસે એક્સટર્નલ ક્લૉક સિગ્નલ છે જે બહારથી આવે છે અને ઘણા ટર્મિનલ પોઇન્ટ્સ છે જ્યાં મારે મારું ક્લૉક સિગ્નલ ફીડ કરવું પડશે હવે આને મારા ક્લૉક નેટવર્કના લિફ નોડ લિફ પોઇન્ટ્સ કહેવામાં આવે છે તો મારા ક્લૉક નેટવર્કમાં મારે આ સિગ્નલને આ દરેક ટર્મિનલ પોઇન્ટ સાથે કનેક્ટ કરવું પડશે મારે આને આ દરેક પોઇન્ટ સાથે કનેક્ટ કરવું પડશે અને તેને લિફ નોડ અથવા લિફ પોઇન્ટ્સ કહે છે તેથી પ્રથમ પરિબળ જે સ્ક્યુને અસર કરે છે તે નેટવર્કની ઇલેક્ટ્રિકલ સીમેટ્રી છે ઇલેક્ટ્રિકલ સીમેટ્રી એટલે શું ઇલેક્ટ્રિકલ સીમેટ્રી એનો અર્થ એ છે કે હું ક્યાંકથી ક્લૉક ઉત્પન્ન કરું છું હું તેને કેટલાક લિફ અથવા ટર્મિનલ પોઇન્ટ્સ પર મોકલું છું અથવા વિતરિત કરું છું હવે ઇલેક્ટ્રિકલ સીમેટ્રી એટલે કે આ દરેક પાથ નું ઇલેક્ટ્રિકલ ડિલે શું છે તે ઘણા પરિબળો પર આધારિત રહેશે કારણ કે તમે જાણો છો કે કોઈપણ ટ્રાન્સમિશન લાઇન માટે પાથ સાથે રેઝિસ્ટીવ અને કેપેસિટીવ અસર હશે અને ઇન્ડક્ટીવ અસરો પણ તેથી જો તમે વાયર ને એવી રીતે મૂકો કે આ દરેક વાયર પરનો ડિલે શક્ય હદે લગભગ બરાબર હોય તો તમે અમુક પ્રકારની સીમેટ્રી પ્રાપ્ત કરી શકો છો આનો અર્થ એ નેટવર્કની ઇલેક્ટ્રિકલ સીમેટ્રી તેથી અહીં પહેલો મુદ્દો નેટવર્કની ઇલેક્ટ્રિકલ સીમેટ્રી છે તેથી આ આકૃતિમાં મેં અહીં જે બતાવ્યું છે તે આ પાથનું ડિલે છે આ પાથનું ડિલે છે અને આ પાથનું ડિલે છે મને જોઇએ છે કે આ બધા ડિલે લગભગ સમાન હોવા જોઈએ આ એક આવશ્યકતા છે જેને આપણે સંતોષવાની છે અને આ ડિલે ઇલેક્ટ્રિકલ ડિલેની દ્રષ્ટિએ છે જ્યાં આપણે રેઝિસ્ટીવ અને કેપેસિટીવ અસરોને સમાવી રહ્યા છીએ આગળના મુદ્દાઓ એ ક્લૉક બફર અને ઇન્ટરકનેક્ટ્સ ની પ્રક્રિયાની વિવિધતા છે ઠીક છે ક્લૉક બફર એ એક વસ્તુ છે જે આપણે ફરીથી પાછા આવીશું અને વધુ વિગતવાર ચર્ચા કરીશું તેનો અર્થ એ છે કે તમે આ ક્લૉક સિગ્નલોને એક પ્રકારનાં સિગ્નલમાં જોશો જ્યાં હજારો લિફ નોડ હોઈ શકે છે ત્યાં હજારો લિફ ક્લૉક હોઈ શકે છે અથવા વધુ તેથી મારો મતલબ છે કે તમે કોઈ એક લાઇનને સીધા હજાર અન્ય પોઇન્ટ્સ સાથે જોડાય તેવી અપેક્ષા ન કરી શકો તેથી તમારે કેટલાક પ્રકારના બફરની જરૂર છે ક્યાં તો કરંટ બફર જે વિવિધ ક્લૉક પોઇન્ટ્સ સાથે અનુકૂળ થઈ શકે છે અથવા તમારી પાસે આ પ્રકારના બફરનું નેટવર્ક હોઈ શકે છે તેથી તમે સંભવત અહીંથી ફીડ કરી શકો છો તેથી અલબત્ત ઇન્ટરકનેક્શનની લંબાઈ હશે કેપેસિટી અસરોને વધારે છે અને આ બફરોના ડિલેને પણ વધારે છે આ બંને અહીં મહત્વપૂર્ણ હશે તેથી પ્રક્રિયાની વિવિધતાનો અર્થ એ છે કે જ્યારે આ બનાવવામાં આવે છે ત્યારે ત્યાં એક બફરથી બીજામાં કેટલાક ભિન્નતા હશે તેથી કોઈ પણ 2 બફર્સ ડિલેના સંદર્ભમાં બરાબર સમાન હોઈ શકે નહીં તેના લીધે સ્ક્યુ આવી શકે છે VLSI સર્કિટ્સમાં બીજી પ્રોપર્ટી છે સર્કિટનું ડિલે અમુક પ્રકારના સબ સર્કિટનો ડિલે તે પાવર સપ્લાય પર આધાર રાખે છે તેથી ચિપની અંદર ફરીથી ભૌતિક અસર થવાને કારણે પરજીવી અસર જો પાવર સપ્લાયમાં કોઈ તફાવત હોય તો પરિણામી સર્કિટના ડિલેમાં વત્તા ઓછાની વિવિધતાની પણ હશે જે ફરીથી સ્ક્યુ લાવી શકે છે તેથી ત્રીજો મુદ્દો ક્લૉક બફરમાં થયેલ પાવર સપ્લાયની વિવિધતા છે પછી ક્લૉકના લિફ નોડ તરફ દોરી જતા બધા પાથ માટે કપલિંગ કરવાની કેપેસિટી તે વિદ્યુત સમાન ન હોઈ શકે તેમાંથી કેટલાક માટે અન્ય લાઇનો સાથે કેપેસિટી કપલિંગ અસર કરે છે આપણે ત્યાં પહેલાથી દોડતા અન્ય લાઇનોની તુલનામાં વધુ હોઈ શકે છે તેથી કેટલીક લાઇનો તેને બીજી રકમ વધારે હોવાના કારણે ડિલે થઈ શકે છે તેથી આ એક મુદ્દો છે જેને ધ્યાનમાં લેવાની જરૂર છે અને અલબત્ત ડાઇ આરપાર તાપમાનમાં ફેરફાર ઠીક છે જો તમે તમારી ચિપને યોગ્ય રીતે ડિઝાઇન ન કરો તો શું થાય છે કે તમારા સિલિકોન ના કેટલાક ભાગ બીજા ભાગ કરતાં વધુ ગરમ થઈ શકે છે હવે તમે આ મોટાભાગના ઉપકરણોના ભૌતિક પરિમાણો જાણો છો તે તાપમાનમાં ફેરફાર સાથે નોંધપાત્ર રીતે બદલાય છે તેથી જો ચિપનો એક ભાગ અન્ય ભાગ કરતાં ગરમ છે તો એક ભાગનો ડિલે અન્ય ભાગના ડિલેથી અલગ હશે તેથી સ્ક્યુ પણ આને કારણે આવી શકે છે તેથી આવા ઘણા પરિબળો છે જેના માટે સ્ક્યુ પેદા થઈ શકે છે અને આવી વિવિધતા અસરોને નિયંત્રિત કરવી ખૂબ મુશ્કેલ છે તેમાંથી કેટલાકને નિયંત્રિત કરવું લગભગ અશક્ય છે હું આ વિશે વાત કરવા માંગતો હતો સારુ કેટલીક પરિભાષા આપણે આગળના છેલ્લા લેકચરમાં રજૂ કરી દીધી છે પરંતુ ચાલો હું ફરીથી તેનો પરિચય કરું તેથી આપણે કેટલીક વાર ક્લૉકની પહોળાઈ વિશે વાત કરીએ છીએ ક્લૉકની પહોળાઈ કલોક પિરિયડ જેટલી નથી ક્લૉકની પહોળાઈ એટલે ક્લૉક કેટલા સમય માટે હાઇ રહે છે કારણ કે ક્લૉક હાઇ જાય છે અને ફરી લો જાય છે ક્લૉકની પહોળાઈ તે સમયગાળો છે કે જેના માટે ક્લૉક હાઇ રહે છે કેટલાક ફ્લિપ ફ્લોપ માટે આ માટે ઓછામાં ઓછા સમયની આવશ્યકતા હોઈ શકે છે ન્યૂનતમ સમયગાળો જેના માટે ક્લૉકનું સિગ્નલ હાઈ હોવું જરૂરી છે કે જેથી ફ્લિપ ફ્લોપ યોગ્ય રીતે કાર્ય કરે જેમ તમે જુઓ છો તમારી પાસે ફ્લિપ ફ્લોપ હોઈ શકે છે જે એડ્જ ટ્રિગર્ડ એનો મતલબ જ્યારે પણ 0 થી 1 હોય લો થી હાઇ ત્યારે તમે અપેક્ષા કરો છો કે એડ્જ ક્લૉકના ઇનપુટ પર આવે તે ટ્રિગર થશે અને ઇનપુટ મૂલ્ય સ્ટોર કરશે પરંતુ જો ક્લૉક પર લાગુ થતું પલ્સ એટલુ સાંકડું હોય કે જેથી ફ્લિપ ફ્લોપ નોંધણી કરી શકતુ નથી ઉદાહરણ તરીકે એક પિકોસેકન્ડ પહોળાઈની પલ્સ તે સામાન્ય રીતે ફ્લિપ ફ્લોપ ટ્રિગર કરવા માટે પુરતી નથી તે પલ્સ ઓછામાં ઓછી પહોળાઈની હોવી જ જોઇએ ત્યારબાદ જ ફ્લિપ ફ્લોપ એડ્જ બાદ કરશે અને યોગ્ય રીતે કાર્ય કરી શકશે તે ક્લૉકની પહોળાઈનો અવરોધ છે પછી આ સેટઅપ ટાઇમ આવે છે આને સામાન્ય રીતે t સેટઅપ દ્વારા સૂચવવામાં આવે છે અથવા t su બંને સમાન સેટઅપ ટાઇમ છે હું પુનરાવર્તન કરું છું પુનરાવર્તન કરવામાં કોઈ નુકસાન નથી ક્લૉકની એડ્જ દેખાય તે પહેલાં ફ્લિપ ફ્લોપમાં આ સમયગાળા માટે ઇનપુટ સ્થિર હોવો જોઈએ તેથી પોઝિટિવ એડ્જ ટ્રિગર્ડ માટે તે હાઈ એડ્જ છે નેગેટિવ એડ્જ ટ્રિગર્ડ માટે તે લો એડ્જ છે તેથી એડ્જ આવે તે પહેલાં ઓછામાં ઓછા કેટલા સમયગાળા માટે મારો ડેટા મારે ઇનપુટ પર હોલ્ડ કરવો પડશે તે હોલ્ડ ટાઇમ છે તે કહેવાતો સેટઅપ ટાઇમ છે સેટઅપ ટાઇમ એ સમય છે જે ક્લૉકની એડ્જ આવે તે પહેલાં મને ઇનપુટ ડેટા લાગુ કરવા માટે આપવો આવશ્યક છે આ સેટઅપ સમય છે જ રીતે હોલ્ડ ટાઇમ આવે છે જેને t હોલ્ડ કે t h દ્વારા સૂચવવામાં આવે છે t હોલ્ડ તમે યાદ કરો ક્લૉકની એડ્જ આવે પછી આ રમતમાં આવે છે તેથી આ તે સમયગાળો છે જે એડ્જને આધારિત ક્લૉક હાઇ કે લો ટ્રાન્ઝિશન કરે પછી ફ્લિપ ફ્લોપમાં ઇનપુટ સ્થિર રહેવું આવશ્યક છે તેથી જ્યારે ક્લૉકની એડ્જ હોય ત્યારે મારે એડ્જ આવે તે પહેલાં ઓછામાં ઓછો સમય હોવો જોઈએ મારે મારો ડેટા સ્થિર રાખવો જ જોઇએ અને એડ્જ આવે પછી મારે મારો ડેટા સ્થિર રાખવો જ જોઇએ એવું નથી કે જ્યારે પણ એડ્જ આવે ત્યારે હું જાણું છું કે વસ્તુ થઈ ગઈ છે અને મારું કામ પણ પુરુ છે હું મારો ડેટા તાત્કાલિક રિમુવ કરું છું તેટલું જ નહીં તમે હોલ્ડ ટાઇમ પછી જ ડેટાને રિમુવ કરી શકો છો અને ક્લૉકની એડ્જ આવે તે પહેલાં તમારે થોડો સમય પહેલાં ડેટા લાગુ કરવો આવશ્યક છે તેથી સારાંશ માટે ઉદાહરણ તરીકે કહો કે લિડિંગ એડ્જ ફ્લિપ ફ્લોપ માટે મારી એડ્જ અહીં આવી રહી છે આ મારો ટાઇમ છે તેથી મારો ઇનપુટ ડેટા અહીંથી તૈયાર થવો આવશ્યક છે અને અહીં સુધી લાગુ થવાનું ચાલુ રાખવું આવશ્યક છે આ મારો સેટઅપ ટાઇમ છે આ મારો હોલ્ડ ટાઇમ છે આ તમારે યાદ રાખવું જોઈએ અને છેલ્લી વાત છે આ પ્રોપેગેશન ડિલે છે પ્રોપેગેશન ડિલેનો અર્થ એ છે કે ક્લૉકની એડ્જથી શરુઆત કરીને આઉટપુટ બદલવા માટે કેટલો સમય જરૂરી છે તેથી આઉટપુટ એટલે ફ્લિપ ફ્લોપનું આઉટપુટ નહીં ફ્લિપ ફ્લોપ વત્તા લોજિકનો કુલ ડિલે પ્રોપેગેશન ડિલે ક્લૉકની એડ્જથી શરૂ થઇને એ મહત્તમ પ્રોપેગેશન ડિલે શું છે જે પછી મારું આઉટપુટ ઉપલબ્ધ થશે તેથી તે ક્યાં તો લો થી હાઈ અથવા હાઈથી લો હોઈ શકે છે તેથી તમે જે ક્લૉક એડ્જ પર કામ કરી રહ્યા છો એ t p લો થી હાઇ અથવા t p હાઇથી લો હોઇ શકે છે ત્યાં પ્રોપેગેશન ડિલે થાય છે તેથી સેટઅપ અપસેટ હોય તેથી અહીં હું તેને આકૃતિ પ્રમાણે બતાવી રહ્યો છું તમે તેને ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ શકો છો તેથી મારી પાસે ફ્લિપ ફ્લોપ છે ઇનપુટ આવી રહ્યું છે આ મારું ઇનપુટ છે અહીં હું એક ફ્લિપ ફ્લોપ બતાવી રહ્યો છું પરંતુ મારો અર્થ છે કે પાઇપલાઇનમાં ફ્લિપ ફ્લોપનો સમૂહ હશે તેથી રજીસ્ટર તેથી જ હું વેક્ટર સંકેતમાં બતાવી રહ્યો છું ઇનપુટ ડેટા આવી રહ્યો છે આ સંકેતનો અર્થ છે કે ડેટા બદલાઇ રહ્યો છે તેથી મારો નવો ડેટા આવી રહ્યો છે તેથી મારો નવો ડેટા ઇનપુટ પર આવ્યા પછી મારે તેને ઓછામાં ઓછો સમય t સેટઅપ માટે સ્થિર રાખવો જ જોઇએ તે પછી જ મારી ક્લૉક એડ્જ આવી શકે અને મારી ક્લૉક એડ્જ આવે પછી મારે મારો ડેટા બીજા સમય t હોલ્ડ માટે સ્થિર રાખવો જ જોઇએ તેથી મારો ડેટા ક્લૉક પહેલાં ઓછામાં ઓછો સમય અને ક્લૉક પછીનો ઓછામાં ઓછો સમય માટે રાખવો જ જોઇએ આ સેટઅપ અને હોલ્ડ ટાઈમની આવશ્યકતા છે તેથી તમે કહી શકો કે મારે મારો ડેટા એક સમય જે t સેટઅપ વત્તા t હોલ્ડ કરતા વધારે હોય ત્યાં સુધી સ્થિર રાખવો પડશે જે આ સમયની મર્યાદામાં હશે અવરોધકારી પિન એટલે કે આવી સમય મર્યાદાને યોગ્ય રીતે ઇનપુટ ડેટા માટે સંતોષવી જરુરી છે તો ચાલો આપણે આના જેવા દૃશ્યને જોઈએ આ જુદા જુદા સમયને બતાવે છે કે મેં હમણાં જ રજૂ કર્યું છે D ફ્લિપ ફ્લોપ તેથી ક્લૉક સિગ્નલ આવી રહ્યું છે મેં ફક્ત ક્લૉક પલ્સની પહોળાઈ કહી દીધી છે જે તમારી t w છે અને ક્લૉક આવે તે પહેલાં D ઇનપુટ ઓછામાં ઓછો t સેટઅપ ટાઇમ માટે લાગુ કરવો આવશ્યક છે અને ક્લૉક આવે તે પછી તે ત્યાં હોવું જ જોઈએ ન્યૂનતમ t હોલ્ડ ટાઇમ માટે સબ સેટઅપ અને હોલ્ડ અને આ t પ્રોપેગેશન hl એટલે કે ક્લૉક એડ્જ આવે પછી કેટલા સમય પછી આ Q આઉટપુટ ઉપલબ્ધ છે તેથી D લાગુ થયા પછી ક્લૉક જાય છે અહીં થોડું t p hl હોઈ શકે છે કી આઉટપુટ અહીં ઉપલબ્ધ છે Q અહીં બદલાય છે તેથી આ હોલ્ડ ટાઇમ t p hl છે તેથી આ તે સમય છે જેની આપણે ચર્ચા કરી છે સેટઅપ ટાઇમ હોલ્ડ ટાઇમ ક્લૉકની પહોળાઈ અને પ્રોપેગેશન ડિલે હાઈથી લો અથવા લો થી હાઇ જે પણ હોય ક્લૉકના પોલો સંબંધિત આધારિત છે હવે જો હું કાસ્કેડિંગ ફ્લિપ ફ્લોપ્સ જાણતો હતો ઘણા બધા ટાઇમિંગ મુદ્દાઓ છે જે આપણે હવે એક પછી એક જોશું તેથી જો ફ્લિપ ફ્લોપ પ્રોપેગેશન ડિલે હોલ્ડ ટાઇમ કરતા વધી જાય તો ત્યાં સમસ્યા થઇ શકે છે બીજો સ્ટેજ કમિટ કરી શકે છે તે પહેલા ફ્લિપ ફ્લોપના આઉટપુટના ફેરફારો પહેલાં ઇનપુટ છે જુઓ હોલ્ડ ટાઈમ શું છે તે તમે ફક્ત એક વાર ફરી યાદ કરી લો હોલ્ડ ટાઈમ એ ક્લૉકની એડ્જ બરાબર આવે પછી ડેટાને સ્થિર રાખવા જોઈતો ન્યૂનતમ સમય છે તેથી ક્લૉક બંને ફ્લિપ ફ્લોપને આપવામાં આવી રહી છે તેથી ક્લૉકો આવ્યા પછી મારો ઇનપુટ ઓછામાં ઓછો તેટલો સમય સ્થિર રાખવો પડશે તમે બીજા વિશે વિચારો તેથી ફ્લિપ ફ્લોપના તમારા પ્રોપેગેશન ડિલે કંઈક છે તેથી ક્લૉક આવ્યા પછી થોડા ડિલે પછી આ સ્ક્યુની ભૂમિકા સ્થિર થઈ જાય છે અને જો તે ડિલે હોલ્ડ ટાઈમ કરતાં વધી જાય તો તેનો અર્થ તમારું બીજું ફ્લિપ ફ્લોપને તે ઓછામાં ઓછો સમય મળશે નહીં જેનો તે યોગ્ય રીતે જવાબ આપી શકે તેથી ટાઈમિંગમાં ભૂલ હોઈ શકે છે હવે આ આકૃતિ સાચું દૃશ્ય બતાવે છે તો શું હોવું જોઈએ તમે જોશો કે તે જ 2 ફ્લિપ ફ્લોપ એક બીજાને ફીડ કરે છે તેથી ક્લૉક છેલ્લે બતાવવામાં આવી છે આ ક્લૉકિંગ છે તેથી અહીં હું આ બતાવી રહ્યો છું ઇનપુટ ડેટા ઇનપુટ ડેટા ક્લૉક એડ્જ પહેલાં ન્યૂનતમ t સેટઅપ ટાઈમ માટે લાગુ પડે છે અને ક્લૉકની એડ્જ આવે પછી ન્યૂનતમ t હોલ્ડ ટાઈમ માટે આ ઇનપુટ સ્થિર હોવું જોઈએ ઓછામાં ઓછું તેટલું હા આવું છે તે હકીકતમાં વધુ સ્થિર છે ત્યાં કોઈ સમસ્યા નથી પરંતુ લઘુત્તમ તે આટલું હોવું જોઈએ અને કહીએ કે ત્યાં વચ્ચે કોઈ સર્કિટરી છે અથવા આ ફ્લિપ ફ્લોપનો પ્રોપેગેશન ડિલે અને આ લાઇન આ t p lh છે માની લો કે આ tp lh છે તેથી ઇનપુટ આટલા સમય માટે સ્થિર હોવો જોઈએ અને આ t p lh પછી જ Q0 જ સ્થિતિ બદલાશે બરાબર અને ફરીથી પછીની ક્લૉકમાં જ્યારે Q1 Q0 1 થશે પછીની ક્લૉકમાં Q1 ફરીથી 1 થશે tp hl t સેટઅપ અને tp hl ના ડિલે પછી તેથી આ રીતે ફ્લિપ ફ્લોપ યોગ્ય રીતે કામ કરશે આ કામગીરીનું યોગ્ય દૃશ્ય છે હવે ચાલો જોઈએ કે જ્યારે 2 ક્રમિક સ્ટેજીસ વચ્ચે ક્લૉક સ્ક્યુ હોય છે ત્યારે થતી સમસ્યાઓ શું છે ચાલો આપણે તેને એક પછી એક કેટલાક ઉદાહરણો સાથે જોઈએ અહીં મેં જાણી જોઈને એક ઇન્વર્ટર રજૂ કર્યું છે જુઓ ત્યાં 2 D ફ્લિપ ફ્લોપ છે ક્લૉકના ઇનપુટ્સ C1 C2 છે C1 એ પોઝિટિવ એડ્જ ટ્રિગર્ડ છે C2 એ નેગેટિવ એડ્જ ટ્રિગર્ડ છે તેથી ઇન્વર્ટરને કારણે એ જ ક્લૉક એ બંનેને ટ્રિગર કરશે પરંતુ આ ઇન્વર્ટર આપણે ફક્ત બતાવવા માટે રજૂ કરીએ છીએ કે C2 થોડો ડિલે થશે C1 પછી ક્લૉક C2 સ્ક્યુ થાય છે અને ધારો કે અહીં આપણી પાસે એક કમ્પ્યુટેશન સર્કિટ છે સરળ OR ગેટ ચાલો કહીએ કે અહીં શું થાય છે આ એક દૃશ્ય છે જ્યાં અહીં હું આ ઇન્વર્ટરના ડિલેને અવગણી રહ્યો છું તેથી હું એમ માની રહ્યો છું કે C1 અને C2 લગભગ એક સાથે સક્રિય થઈ રહ્યા છે C1 ના 0 થી 1 અને C2 ના 1 થી 0 તે સાથે થાય છે તેથી તે પછી ફ્લિપ ફ્લોપમાં ડિલે થશે આ ફ્લિપ ફ્લોપનો ડિલે વત્તા OR ગેટનો ડિલે આગલા ફ્લિપ ફ્લોપ માટે OR ગેટ વત્તા સેટઅપ ટાઇમનો ડિલે આગળની ક્લૉક આવે તે પહેલાં તેથી આગળની ક્લૉક આવે તે પહેલાં D2 આટલા સમય માટે સ્થિર હોવું જોઈએ આ પ્રોપેગેશન ડિલે પછી કહો અને આ અથવા આ D2 નું આઉટપુટ 1 થઈ જાય છે કારણ કે Q1 OR ના ડિલે પછી 1 થાય છે OR નું આ આઉટપુટ 1 બને છે અને તેને ઓછામાં ઓછા t સેટઅપ માટે સ્થિર રાખવું પડે છે t પાસે ફક્ત u જ છે કે જેથી તે યોગ્ય રીતે કાર્ય કરશે તેથી શરત એ છે કે પલ્સ t w ની આ પહોળાઈ ફ્લિપ ફ્લોપ પ્રોપેગેશન ડિલેની મહત્તમ જેટલી હોવી જોઈએ આ લોજીક સર્કિટમાં મહત્તમ ડિલે આ પ્રમાણે થાય છે હું કહું છું કે વત્તા સેટઅપનો ટાઇમ આ બધી 3 વસ્તુઓ સાથે લેવામાં આવે આ એક દૃશ્ય છે જ્યાં હું ઇન્વર્ટર ડિલેને અવગણી રહ્યો છું જો ક્લૉક સ્ક્યુ ન થાય તો પરંતુ અહીં ક્લૉક સ્ક્યુ થશે તો જે થશે તે આ કંઈક છે ક્લૉક સ્ક્યુનાં કારણે અહીં ડિલે થશે તે જુઓ C2 ડિલે થશે આ તમારો સ્ક્યુ હશે જે અહીં બતાવવામાં આવ્યું છે તેથી ક્લૉક 0 થી 1 અને ક્લૉક 2 1 થી 0 જતા ત્યાં ડિલે થશે આ t ઇન્વર્ટર t iv અને v બરાબર છે તેથી કુલ t w જે ત્યાં હતો આને કારણે ખરેખર આ બાદ થઈ રહ્યું છે કોઈપણ રીતે તમારે થોડોક ન્યુનત્તમ ડિલેની જરુર પડશે પરંતુ ક્લૉક પહેલાથી ડિલે છે તેથી આ ડિલે પછી તમે જોઈ શકો છો કે આ t w પછી બધું ડિલે થાય છે તેથી પ્રથમ 1 જ્યારે પણ આ ક્લૉક આવે ત્યારે આ 3 ડિલે t ff અથવા t su પછી આવે છે પરંતુ બીજું એક આ ઇન્વર્ટર ડિલે પછી ગણતરી શરૂ કરે છે કારણ કે આ ક્લૉક એડ્જ આ t in ડિલે પછી આવે છે તેથી ખરેખર આ બીજા એક માટે અવરોધ મહત્તમ સ્ટેપ વત્તા ઓછા t ઇન્વર્ટરનું ન્યૂનતમ બનશે ત્યાં 2 દૃશ્ય છે હું અહીં બતાવી રહ્યો છું અહીં આ એક OR ગેટ છે આ સેટઅપ ટાઇમ છે જ્યાં ફક્ત બરાબર છે આ મર્યાદિત કિસ્સો છે તેથી જ્યારે સ્ક્યુ થાય છે ત્યારે તમારે આ શરતોને સંતોષવી પડશે આ તમારે જાણવું જોઈએ આ પ્રકારની સર્કિટ માટે આ શરતો હશે હવે પછીનો કેસ ઉલટો છે જ્યાં C1 ડિલે થાય છે તો ચાલો આપણે અહીં એક ઇન્વર્ટર શામેલ કરીએ અને ચાલો ધારી લઈએ કે જ્યારે પણ C1 પર પોઝિટિવ એડ્જ આવે છે અને C2 પર નેગેટિવ એડ્જ આવે છે તેથી બંને એક સાથે ટ્રિગર થયા હશે તે જ રીતે તેથી આ પહેલું દૃશ્ય છે જો ક્લૉક સ્ક્યુ ન થાય તો t w આ 3 માંથી કેટલાક સાથે સમાન અથવા વધારે હશે તે જ રીતે પરંતુ જો ક્લૉક આની જેમ સ્ક્યુ થાય તો તે અગાઉની વસ્તુ હતી પરંતુ ક્લૉક સ્ક્યુ નથી થઇ પણ ક્લૉક સ્ક્યુના કારણે તમે જોશો કે C1 ડિલે થઈ રહ્યું છે C1 ડિલે થઈ રહ્યું છે તો હવે શું થશે આ D2 તેથી જે કંઇ આવી રહ્યું છે C2 એડ્જ કે જે કંઈપણ અહીં આવી રહ્યું છે તે સંપૂર્ણ t સેટઅપ ટાઈમ નથી થતો ઓછો થઈ રહ્યો છે D2 ફક્ત અહીં જ સ્થિર થઈ રહ્યો છે અને તે તે સમય માટે સ્થિર થઈ રહ્યું છે જે t સેટઅપ કરતા ઓછું છે તેથી અહીં એક ભૂલની પરિસ્થિતિ છે તેથી પરિસ્થિતિઓ છે અને મર્યાદિત કેસ તમારી પાસે આ હોઈ શકે છે તે આપણું ઇન્વર્ટર ડિલે આટલું કરશે તેથી આપણે કઈ શરતને સંતોષવાની છે આ હવે ઉમેરાશે કારણ કે આ એક પહેલા ગણતરી કરે છે અને પછી તમે આની ગણતરી કરો છો અને કારણ કે આમાં ડિલે થઈ રહ્યો છે બધું ડિલે થઈ રહ્યું છે તેથી આ પૂર્ણ થાય ત્યાં સુધી તમે આ પ્રારંભ કરી શકતા નથી તેથી આ ઇન્વર્ટર ડિલે અહીં ઉમેરાશે તેથી વિચાર એ છે કે જો ત્યાં એકનાં પછી એક 2 ફ્લિપ ફ્લોપ છે જો તમે પ્રથમ ક્લૉકને ડિલે કરો છો તો તે ખરાબ પરિસ્થિતિ છે તો તમારી કુલ ડિલે આવશ્યકતા વધે છે પરંતુ જો તમે બીજા ક્લૉકને ડિલે કરો છો તો ઇન્વર્ટેડ ડિલે નકારાત્મક બાદબાકી મેળવે છે તેથી તમારે તે કિસ્સામાં તમારે ક્લૉક માટે વધારાના ડિલેની ચૂકવણી કરવાની જરૂર નથી તેથી તે થોડીક ડિલેની ગણતરી છે જે તમે ક્લૉક સાઇકલ ટાઇમનો વાસ્તવિક અંદાજ કરવા માટે અને તેને સુધારવા અથવા શ્રેષ્ઠ કરવા માટે વાપરી શકો છો તેથી આ કેટલીક સરળ ગણતરીઓ છે હવે સારાંશ માટે મહત્તમ ક્લૉક ફ્રિક્વન્સી ગણતરી માટે તમે જે પણ જોયું છે તેથી સામાન્ય રીતે તેને આની જેમ જોશું તેથી મારી પાસે ફ્લિપ ફ્લોપ છે વચ્ચે એક લોજિક નેટવર્ક છે સામાન્ય રીતે ત્યાં બીજું ફ્લિપ ફ્લોપ છે ક્લૉક C1 અને C2 છે પ્રથમ દૃશ્ય એ છે કે C1 પછી C2 સ્ક્યુ થાય છે એટલે કે C2 ડિલે થાય છે તેથી તમે બતાવેલો પહેલો કિસ્સો તેથી ત્યાં તમારી ક્લૉકની પહોળાઈનો સમયગાળો ફ્લિપ ફ્લોપના પ્રોપેગેશન ડિલે બરાબર અથવા વધારે હોવો જોઈએ લોજિક નેટવર્ક સેટઅપ ટાઇમનો મહત્તમ ડિલે ઓછા આ ડિલે માની લો કે C2 ઇન્વર્ટર ડિલે પછી આવી રહ્યું છે તેથી હું t inv કહું છું પરંતુ જો તે બીજો રાઉન્ડ છે તો C1 ડિલે થઈ રહ્યું છે પછી C2 આવી રહ્યું છે તેથી અહીં C1 માં એક ઇન્વર્ટર છે પછી તમારો t w વધી રહ્યું છે જેનો અર્થ છે કે તમારી ફ્રિક્વન્સી ઓછી થઈ જશે તેથી તમારો પ્રથમ કિસ્સો વધુ સારો છે તમારી ફ્રિક્વન્સી સુધરે છે બીજો કિસ્સો સૌથી ખરાબ છે તમારી ફ્રિક્વન્સી ઓછી થઈ રહી છે તેથી આ કેટલાક માપદંડો છે જેનો તમે ઉપયોગ કરી શકો છો તમે ક્લૉકની ફ્રિક્વન્સીને શ્રેષ્ઠ બનાવવા માટે અનુસરી શકો છો હવે એક બીજું સરળ નાનું ઉદાહરણ છે જેમ કે તમારી પાસે આવું સીધું જોડાણ છે એક ફ્લિપ ફ્લોપના આઉટપુટથી બીજા સુધી તે કહે છે કે C1 અને C2 વચ્ચેનું કેટલું સ્ક્યુ સહન કરી શકાય છે માની લો કે કિસ્સા 1 માં C2 ડિલે થાય છે C2 પછી આવે છે તેથી એવું કંઈક છે કે C2 t sk ડિલે પછી આવી રહ્યું છે બરાબર તેથી તમારી પાસે સેટઅપ ટાઈમની આવશ્યકતા છે C1 એડ્જ ન્યૂનતમ સેટઅપ ટાઇમ છે અને આ પછી હોલ્ડ ટાઇમ અને માનો કે આ તમારો પ્રોપેગેશન ડિલે છે D2 આ લાઇનના પ્રોપેગેશન ડિલે સુધી પહોંચે તે પહેલાં તેથી શું થાય છે કે આ ડિલે પછીના સૌથી ખરાબ કિસ્સામાં શું થાય છે આ ડિલે વિના હતું પરંતુ જો તે ડિલે થઈ રહ્યું છે તો બધું જમણી તરફ સ્થાનાંતરિત થઈ રહ્યું છે બરાબર C2 ડિલે થઈ રહ્યું છે વધુ ડિલે આ થોડું ડિલે થયું હતું ડિલે વધી રહ્યો છે તેથી આ એડ્જ અહીં આ એડ્જને સ્પર્શે છે આ મર્યાદિત કિસ્સો છે આની બહાર એક ભૂલ હશે જો તેને વધુ ઘટાડવામાં આવે તો હોલ્ડ ટાઇમ આવશ્યકતાનું ઉલ્લંઘન થશે તેથી તમને આવી સ્થિતિ મળે છે t ff એ t h વત્તા t sk કુલ કરતાં વધુ હોવું જોઈએ તમારા પ્રોપેગેશન ડિલે આના કરતા ઓછો ન હોવો જોઈએ આ 2 વચ્ચે અને અલબત્ત t sk થવું જોઈએ પ્રોપેગેશન ડિલે ઓછા t h તે સ્ક્યૂ કરતા ઓછું હોવું જોઈએ તમે ચકાસી શકો છો કે જો આ 2 નું ઉલ્લંઘન કરવામાં આવે છે તો તમારી સાચી કામગીરીમાં ખલેલ પહોંચાડશે અને જો C1 બીજા કિસ્સામાં ડિલે થાય છે તો તમારી પાસે સમાન પ્રકારની પરિસ્થિતિ છે તો તમે તે જ રીતે ગણતરી કરી શકો છો તેથી હું હમણાં જ તમારા પર છોડી રહ્યો છું આ દૃશ્યો છે C1 માં ડિલે થઈ રહ્યો છે અને ફ્લિપ ફ્લોપ વચ્ચેનો વધારાનો ડિલે કેવી રીતે તે સ્ક્યુ ગણતરીને અસર કરે છે એક છેલ્લું ઉદાહરણ માની લો કે વચ્ચે મલ્ટિપ્લેક્સર છે તો ચાલો આપણે આના જેવા દૃશ્યનો વિચાર કરીએ સ્ક્યુ C2 માં ડિલે થાય છે સ્ક્યુ એ ન્યૂનતમ પ્રોપેગેશન ડિલે ઓછા હોલ્ડ ટાઇમ છે કુલ t ff ઓછા t છે આ t sk છે અને જ્યારે તમે મલ્ટિપ્લેક્સરનો ડિલે પણ શામેલ કરો છો ત્યારે તે પછી D2 બદલાઈ જશે પછી t ff વત્તા t max તેના પછી D2 બદલાશે અને જ્યારે તે બીજા ફ્લિપ ફ્લોપના ઇનપુટ પર આવે ત્યારે આ C2 માટે હોલ્ડ ટાઇમ હશે c થી h લઘુત્તમ આવે પછી આટલા સમય માટે ડેટા સ્થિર હોવો આવશ્યક છે તેથી તમારી બીજી શરત આવી થશે ઘણી વખત ન્યૂનતમ t ff વત્તા t મલ્ટિપ્લેક્સર દ્વારા ઓછા t h t h ની બાદબાકી થશે તેથી આ સર્કિટ માટે સારાંશ આપવા માટે આ આપણે પહેલેથી જ વાત કરી લીધેલા 2 પ્રશ્નો છે તેથી તમે આ 2 સમીકરણોનો ઉપયોગ કરી શકો છો અને તમે તપાસ કરી શકો છો કે શું આ 2 સંતુષ્ટ થઈ રહ્યા છે જો નહીં તો તેનો અર્થ એ કે ત્યાં કેટલાક સમયનું ઉલ્લંઘન થાય છે તેથી આ સાથે આપણે આ લેકચરના અંતમાં આવીએ છીએ તેથી આપણે આગળના લેકચરમાં ક્લૉકિંગ વિશેના કેટલાક વધુ મુદ્દાઓ વિશે વાત કરીશું